વિદ્યુત ક્ષેત્ર અને વાહકમાં પોટેન્શિયલ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ વિશે વાત કરી રહ્યા છીએ અને હવે આપણે તેને વિવિધ સ્થિતિઓમાં એપ્લાય કરવા માંગીએ છીએ આજના વ્યાખ્યાનમાં આપણે ઇલેક્ટ્રીક ફિલ્ડ પોટેન્શિયલ અને વાહકો પરના ચાર્જ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ મટીરીયલ્સ વિશેનું ખૂબ જ ખાસ વ્યાખ્યાન છે અને તેથી આપણે આ વ્યાખ્યાનમાં તેમના વિશે વાત કરીશું પછી આપણે પોલરાઈઝેબલ મટીરીયલ્સ અથવા ડાયઈલેક્ટ્રિકસ વિશે પણ વાત કરીશું અને આપણે આજે વાહકોથી પ્રારંભ કરીશું વ્યાખ્યા મુજબ વાહક પાસે મુક્ત ચાર્જીસ હોય છે જે વિદ્યુતક્ષેત્રના પ્રભાવ હેઠળ આગળ વધે છે અને તેથી તે એક વિશિષ્ટ રીતે વર્તે છે અને હું તે એક પછી એક તેના ગુણધર્મો લઈશ અને તેમને સમજાવીશ આપણે વાહકના ગુણધર્મો પર કામ કરી રહ્યા છીએ તેથી ચાલો આપણે પ્રથમ ગુણધર્મ જોઈએ વાહકની અંદરનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે જે સમજવું ખૂબ જ સરળ છે જો મારી પાસે કંડકટીંગ મટીરીયલ્સ છે અને જો અંદર કોઈ ક્ષેત્ર છે તો E≠0 છે આ ક્ષેત્ર શું કરશે તે ચાર્જીસ ને ખસેડશે અને આ ક્ષેત્ર શૂન્ય ન થાય ત્યાં સુધી આ ચાર્જીસનું ખસવાનું ચાલુ રહેશે તેથી વાહકની અંદરના વધારાના ચાર્જીસ જ્યા સુધી E શૂન્ય ન થાય ત્યાં સુધી મૂવ થતા રહેશે કારણ કે ચાર્જ મોબાઈલ છે અને તેથી વાહકની અંદરનું E હંમેશાં શૂન્ય રહેશે પરિણામે બીજો ગુણધર્મ મળે છે વાહક પર મૂકવામાં આવતા કોઈ પણ વધારાના ચાર્જ હંમેશા તેની સપાટી તરફ મૂવ કરે છે આવું કંઈક આપણે પહેલા કેટલાક વ્યાખ્યાનમાં જોઈ ગયા છે પરંતુ હવે આપણે તેને વધુ સમજાવીશું તેથી આ સમજવા માટે ચાલો આપણે ફરીથી આ વાહક લઈએ જે સોલિડ હોવાનું મનાય છે અને અંદર E શૂન્ય છે જો હું કોઈ પણ કદ કોઈ પણ આકાર કોઈ પણ નાનો ભાગ લઈશ તો ગૌસના નિયમ Gauss's law દ્વારા E ds0qenclosed0 છે આ દર્શાવે છે કે કોઈ પણ આકાર કોઈ પણ કદ માટે qenclosed0 છે અને તેથી વાહકની અંદર કોઈ વધારાનો ચાર્જ નથી કુલંબ બળ 1r2 નું કેવી રીતે પરીક્ષણ કરીશું તે સંદર્ભમાં આના વિષે આપણે પહેલા પણ વાત કરી છે ગૌસના નિયમ દ્વારા E ds0qenclosed0 or qenclosed0 હવે હું તેના પર થોડું વધુ વિગતમાં સમજાવું ધારો કે હું ગોળાકાર વાહક લઉં જેથી ગોળાકાર સપ્રમાણતા હોય ત્યાં એક દિશા અને બીજી દિશા વચ્ચે કોઈ તફાવત નહિ હોય અને તેના પર થોડો વધારાનો ચાર્જ મૂકવામાં આવે છે આ વધારાના ચાર્જ નું વિતરણ ગોળાકાર સપ્રમાણ રીતે કરવામાં આવે છે અહીં અપાકર્ષિત ચાર્જીસ આ સપાટી પર મૂવ થાય છે જે પોઝિટીવ ચાર્જીસ છે ચાલો જોઈએ કે ક્ષેત્ર 1r2 ન હોય અથવા ગૌસના નિયમનું પાલન ન થાય તો શું થાય છે ધ્યાનમાં રાખો કે ગૌસનો નિયમ ક્ષેત્રફળ 1r2 સાથે બદલાતા ક્ષેત્રની સમકક્ષ છે તેથી તેના માટે હું શું કરીશ હું અહીં એક ખૂબ જ નાની સપાટી લઈશ અને અહીં વિરુદ્ધ બાજુએ જઈશ અહીં સપાટી સમાન ખૂણો d બનાવે છે આ અંતર r1 છે અને આ મોટુ અંતર r2 છે ખૂણો d ખૂબ જ નાનો છે હવે આપણે સ્ફેરિકલ કોર્ડીનેટ માટે અગાઉ શું શીખ્યા આનો એરિયા ચાલો હું આ ચિત્ર ફરીથી બનાવીશ હું અહીં એક બાજુ નાનકડી સપાટી પર r1 લઈ રહ્યો છું બીજી બાજુ મોટી સપાટી પર r2 છે અને આ એરિયા d r22 છે અને આ એરિયા d r12 છે અને ચાલો આપણે આ બિંદુએ ક્ષેત્રની ગણતરી કરીએ મધ્યમ બિંદુ કે જ્યાં બંને બાજુના ચાર્જને લીધે બે લાઈન મળી રહી છે આ સપાટી પરનો ચાર્જ થશે જો બાહ્ય ચાર્જ ઘનતા d r22 છે તો આ બાજુ તે σ d r12 હશે હવે ચાલો આપણે લઈએ કે જો E એ 1r2 δ ના પ્રમાણમાં બદલાય જ્યાં એ પોઝિટીવ નંબર છે તો પછી આ બિંદુએ ક્ષેત્ર Eσ d r2 2r22 δ હશે અને તે આ દિશામાં બનશે અને પછી σ d r12r12 δ હશે અને તે આ દિશામાં હશે તેથી નેટ ફિલ્ડ આ મુજબ આવશે અહીં k એક કોન્સ્ટન્ટ છે જે 14π0 હશે જેની હમણાં ચિંતા કરવાની જરૂર નથી હું r ડિપેન્ડેન્સ વિશે વધુ ચિંતિત છું તેથી નેટ ફિલ્ડk σ d થશે E∝1r2 δ δ0 Eσ d r22r22 δ σ d r12r12 δkk σ d ચાલો હું ફરી સમજાવું હું આ ગોળો લઈ રહ્યો છું અને હું આ પોઇન્ટ પર બે નાના એરિયાને કારણે આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને મને મળ્યું કે આ ક્ષેત્ર Ek σ d છે જો r2 એ r1 કરતા વધારે હોય તો ક્ષેત્ર આ દિશામાં હશે તેથી નેટ ફિલ્ડ આ દિશામાં હશે આ શું કરશે ચાલો આપણે આ લાલ દિશાને પોઝિટીવ લઈએ આ સપાટી સાથે વધુ ચાર્જ ખસેડશે એ પરિણામ સાથે કે વિરુદ્ધ ચાર્જ અંદર છોડી દેવામાં આવશે તેથી આપણે જોયું કે જો કોઈ ક્ષેત્ર E∝1r2 δ હોય તો વધારાનો ચાર્જ સપાટી પરથી આવે છે અને પછી તે વધુ ચાર્જ ખેંચે છે અને તેથી અંદર વિરુદ્ધ ચાર્જ બાકી રહેશે અંદરનો ચાર્જ શૂન્ય રહેશે નહીં ચાલો આપણે બીજી પરિસ્થિતિ લઈએ જો E∝1r2δ હોય તો તે કિસ્સામાં નેટ ફિલ્ડ Ek σ dr2 r1 હશે અને તેથી જો r2 ＞ r1 હોય તો ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હશે હું અહીં તે કાળા રંગથી બતાવી રહ્યો છું તેથી હવે સપાટી પરનો વધારાનો ચાર્જ સમાન ચાર્જને અંદર તરફ આગળ વધારવાનું શરૂ કરશે તેથી અંતિમ વિતરણમાં કેન્દ્રમાં સમાન નિશાની વાળા ચાર્જ અને બાકીના વોલ્યુમમાં વિરુદ્ધ ચાર્જ હશે હવે હું દલીલને જનરલાઈઝ બનાવી શકું છું કારણ કે હું દરેક જગ્યાએ પ્રાયોગિક ધોરણે આ પ્રકારના વિરુદ્ધ દિશામાં રહેલા વિભાગો બનાવી શકું છું અને તેથી તમે જોશો કે જો ક્ષેત્ર 1r2 થી વિચલિત થાય છે તો અંદરનો ચાર્જ શૂન્ય રહેતો નથી અને તેથી તમે જોશો કે જો E1r2 છે આ બે ટર્મ્સ કેન્સલ થાય છે તેનો અર્થ એ કે જો δ0 છે તો આ ટર્મ્સ કેન્સલ થાય છે આ ટર્મ કેન્સલ થાય છે અને અંદરના ચાર્જીસ શૂન્ય થઈ જાય છે તેથી આપણે ગૌસના નિયમના અથવા 1r2 ની વર્તણુકના પરિણામ રૂપે જોયું કે વાહક પરનો કોઈ પણ વધારાનો ચાર્જ સપાટી પર મૂવ થાય છે મેં જે કહ્યું તેને ભૌતિક રીતે જોવાની આ એક ખૂબ જ વ્યવહારીક રીત છે આગળ છે પોઇન્ટ નંબર 3 આખો વાહક સમાન પોટેન્શિયલ પર હોય છે તેનો અર્થ એ છે કે જો મારી પાસે આ વાહક છે તો કોઈ પણ બે બિંદુએ પોટેન્શિયલ આ પોઇન્ટ અહીં લો આ પોઇન્ટ અહીં લો એક પોઇન્ટ અંદર લો એક પોઇન્ટ બીજી બાજુ લો આ બધા સમાન પોટેન્શિયલ પર હશે કારણ ખૂબ સરળ છે કારણ કે વાહકની અંદર E0 છે વાહકની અંદર એક પોઇન્ટથી બીજા પોઇન્ટ તરફ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી જો કોઈ કાર્ય ન થાય તો ત્યાં પોટેન્શિયલ ડિફરન્સ ન હોય તે સમાન હોવું જોઈએ બીજી રીતે જુઓ જો વાહક પરના બે પોઇન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ હોય તો આ સૂચવે છે કે ત્યાં એક ક્ષેત્ર હશે કારણ કે ક્ષેત્ર E એ vl બરાબર છે જો ત્યાં ક્ષેત્ર છે તો જ્યાં સુધી ક્ષેત્ર શૂન્ય ન થાય ત્યાં સુધી ક્ષેત્ર ચાર્જીસને મૂવ કરશે જ્યારે ક્ષેત્ર શૂન્ય થાય ત્યારે પોટેન્શિયલ સમાન બને છે તેથી વાહકની બધી જ સપાટીઓ ઇકવીપોટેન્શિયલ સપાટીઓ છે વાહકની સપાટીઓ ઇકવીપોટેન્શિયલ સપાટીઓ છે કારણ કે પોટેન્શિયલ બધે સમાન છે આગળ વિદ્યુતક્ષેત્ર E હંમેશાં વાહક સપાટીને કાટખૂણે હોય છે આ સમજવું પણ ખૂબ જ સરળ છે ચાલો ફરીથી આપણે વાહકને જોઈએ આપણે વાહકની સપાટી એ ઇકવીપોટેન્શિયલ સપાટી છે તેથી પ્રથમ હું તમને ગાણિતિક દલીલ આપીશ કે E એ V ના બરાબર છે કારણ કે પોટેન્શિયલ આખી સપાટી પર સમાન છે અને V હંમેશાં સપાટીઓ પર લંબરૂપ હોય છે તેથી તે સ્વાભાવિક છે કે વિદ્યુતક્ષેત્ર આના કાટખૂણે હશે ધારો કે આ ક્ષેત્ર ભૌતિક રીતે કાટખૂણે નથી ધારો કે ત્યાં કોઈ ઘટક છે જે હું વાહક સપાટી પર લાલ રંગથી બતાવી રહ્યો છું તો પછી આ મોબાઇલ ચાર્જીસને વાહક પર ઉપલબ્ધ કરાવશે અને જ્યા સુધી સપાટીને સમાંતર ક્ષેત્ર શુન્ય ન થાય ત્યાં સુધી તે આગળ વધે છે તેથી અંતે તમે અર્થઘટન કરી શકો કે E સપાટીને લંબરૂપ બને છે પરિણામે હું આ વાહક પર સપાટી ચાર્જ ઘનતા શું હશે તે પણ લખી શકું છું તેથી હું અહીં નાનું નળાકાર બોક્સ પસંદ કરીશ હવે કારણકે અહીં ક્ષેત્ર લંબરૂપ છે તેથી તે બહાર આવતુ હશે અથવા તે અંદર જઇ શકે છે પછી જો હું ગૌસનો નિયમ એપ્લાય કરું તો E ds ફક્ત બેઝ અથવા નળાકારની ઉપરની સપાટીઓ સુધી ફાળો આપશે અને E ની અંદરનું ક્ષેત્ર શુન્ય છે તેથી E ds એ E n a ના બરાબર છે જ્યા n એ સપાટી પરથી બહાર આવતો સદિશ છે અને a એ નાનો એરિયા છે અને ગૌસના નિયમ મુજબ તે a0 ની બરાબર છે જયાં એ ચાર્જ ઘનતા છે અને તેથી E n 0 થશે આ રીતે સપાટીના ચાર્જની ઘનતા અને વાહકની સપાટી પરનું વિદ્યુતક્ષેત્ર સંબંધિત છે જો ક્ષેત્ર અંદરની તરફ હોય તો પછી તમે જોઈ શકો છો કે E n નેગેટિવ હશે ચાર્જ ઘનતા નેગેટીવ હશે અને જો ક્ષેત્ર બહારની તરફ હોય તો ચાર્જની ઘનતા પોઝિટીવ હશે E n0 આગળ જો હું વાહકની અંદર કેવિટી બનાવું જ્યા અંદર કોઈ ચાર્જ નથી તો પછી ચાર્જ ફ્રી કેવિટીની અંદરનું ક્ષેત્ર પણ શુન્ય હોય છે આ પણ જોવું ખૂબ જ સરળ છે પ્રથમ આપણે વ્યવહારીક દલીલ કરીએ હું માનું છું કે આ આખી વસ્તુ એક સોલિડ કંડક્ટર હતી તેથી મેં જે પણ ચાર્જીસ આપ્યા અથવા મેં બહારથી જે પણ ક્ષેત્ર એપ્લાય કર્યું મેં જે કઈ કર્યું બધા ચાર્જીસ " અથવા ' ' બાહ્ય સપાટી પર રહે છે તેથી અંદર કોઈ ચાર્જ નથી હવે હું હમણાં આ ભાગને દૂર કરીને અંદર કેવિટી બનાવું છું તેથી ચાલો આપણે આને ભૂંસીને આ કેવિટી બનાવીએ ઇલેક્ટ્રીકલી હું કંઇ પણ ખલેલ પહોંચાડતો નથી હું કોઈ ચાર્જ ખસેડતો નથી હું કંઈ પણ કરતો નથી અને તેથી અંદરની સ્થિતિ પહેલા જેવી જ રહે છે અને તેથી E શુન્ય બની જાય છે બીજી રીતે ગાણિતિક રીતે આને જોવાની રીત છે જે આપણે થોડા વ્યાખ્યાન પહેલા જોઈ હતી અને તે છે જો હું VVdVલઉ તો તે V2VdVV2dVબરાબર થશે અને અહીં હું વોલ્યુમ dV ના સંદર્ભમાં સંકલન કરી રહ્યો છું dS ની બરાબર છે અહીં અંદર ચાર્જ ન હોવાથી આ ટર્મ 0 થઇ જશે તેથી મારી પાસે V2dV બાકી રહે છે આ V વાહકની સપાટી ઉપર કોન્સ્ટન્ટ છે તેથી હું તેને બહાર ખેંચી શકું છું તેથી તે VV dS થશે જે E dS ની બરાબર છે પરંતુ અહીં અંદર કોઈ ચાર્જ નથી અને તેથી આ ટર્મ કેન્સલ થશે હું મારી પાસે આખરે V2dV બચે છે જે 0 છે આ એક પોઝિટીવ નિશ્ચિત જથ્થો છે અને તેથી આને દૂર કરવા માટે ∇ V0 થવું જોઈએ અને તેથી અંદર કોઈ ક્ષેત્ર નથી VVdVV2VdVV2dVVVdSV2dV V2dV0 or V0 તેથી વાહક માટે જો શિલ્ડ ગમે તેટલું પાતળું હોય અંદરની બાજુ ક્ષેત્ર હંમેશા 0 રહેશે તે બહારની બાજુ જે કંઈ થાય તેનાથી પ્રભાવિત થશે નહિ અને આનો ઉપયોગ બહારના ખલેલથી ઉપકરણને બચાવવા માટે થાય છે એટલે જ લોકો કહેતા હોય છે કે જ્યારે ગાજવીજ સાથેના વરસાદમાં ફસાયા હોવ તો તમારે કારની રહેવું જોઈએ જે ધાતુથી બનેલી હોય છે તો તમે બહારની કોઈ પણ પ્રકારની ખલેલથી શિલ્ડેડ બની શકો છો અને આ ફેરાડે કેજ faradays cage તરીકે પણ ઓળખાય છે આગળ અંતિમ પોઇન્ટ જો હું આ કેવિટી લઉ તો ગૌસના નિયમ મુજબ આંતરિક સપાટી પર નેટ ચાર્જ 0 છે કારણ કે વાહકની અંદરનું ક્ષેત્ર 0 હોય છે જો હું આ ગૌસ સપાટી લઉં અને સંકલન કરું તો મને નેટ ચાર્જ 0 મળે છે અહીં એક પ્રશ્ન છે શું અંદરનું ચાર્જ વિતરણ ક્યાંક પોઝિટીવ કે નેગેટીવ હોઈ શકે છે ફરીથી પોઝિટીવ અને બીજી સપાટી પર નેગેટીવ હોઈ શકે છે અને જવાબ છે "ના" આવું ક્યારેય થશે નહીં કારણ કે જો ચાર્જ વિતરિત હશે તો ત્યાં પોઝિટીવ થી નેગેટીવ સુધીની કેટલીક વિદ્યુતક્ષેત્રની રેખાઓ હશે અને તેનો અર્થ એ છે કે E શૂન્ય નથી પરંતુ આપણે પહેલાનાં મુદ્દામાં જોયું કે કેવિટીની અંદર E શૂન્ય હોય છે અને તેથી ચાર્જનું કોઈ વિતરણ શક્ય નથી તેથી વાહકમાં બનેલ કેવિટીમાં અથવા કેવિટીની સપાટી પર એટલે કે સરફેસ ચાર્જ હંમેશા શૂન્ય હોય છે તો આ વાહકોના કેટલાક ગુણધર્મો છે અને તમે જોઈ શકો છો કારણ કે વાહકો પર મોબાઇલ ચાર્જ ઉપલબ્ધ છે એટલે તેમાં આ વિશિષ્ટ ગુણધર્મો છે